હવે આગળ આપણે માઇક્રોકન્ટ્રોલર્સ ને જોઈએ આપણે જોયું છે કે માઇક્રોપ્રોસેસર્સ મૂળભૂત રીતે CPU હોય છે અને માઇક્રોકન્ટ્રોલર્સ 1 પગલું આગળ હોય છે તેથી તમે તેને કોમ્પ્યુટર તરીકે માની શકો છો અને ત્યાં ઘણા બધા માઇક્રોકન્ટ્રોલર છે તેથી આપણે કેટલાક પ્રમાણભૂત અથવા કેટલાક જાણીતા માઇક્રોકન્ટ્રોલર્સની તપાસ કરીશું પરંતુ અલબત્ત ત્યાં ઘણા બધા વિવિધ માઇક્રોપ્રોસેસર અને માઇક્રોકન્ટ્રોલર ઉપલબ્ધ છે તેથી તે બધાને કોઈપણ અભ્યાસક્રમમાં આવરી લેવાનું શક્ય નથી પરંતુ આપણે આશા રાખીએ છીએ કે જો તમે તેમાંથી કોઈ એક માઇક્રોકન્ટ્રોલર ના સંપર્કમાં આવશો તો તમે તે વિચારોનું અનુમાન અન્ય માઇક્રોકન્ટ્રોલર્સમાં કરી શકશો અને ત્યાં જરૂરી વિશેષતાઓ મેળવી શકશો 8051 એ માર્કેટ માં છે અને તે ખૂબ જ પ્રખ્યાત માઇક્રોકન્ટ્રોલર્સમાંનું એક છે અને તેનું આર્કિટેક્ચર આ પ્રોસેસરની ડિઝાઇન દ્વારા સંચાલિત હોય છે અને તેની સાથે આપણી પાસે RAM ROM અને ટાઇમર્સ અને તે તમામ વધારાના પેરિફેરલ્સ જેવા આવશ્યક મોડ્યુલ છે તેથી આપણે તેમને ધીમે ધીમે જોઈશું તમારી પાસે 8051 માઇક્રોકન્ટ્રોલરમાં જે મૂળભૂત ઘટકો છે તેમાં 4 કિલોબાઇટ ROM પછી 128 bytes RAM ચાર 8 bit IO પોર્ટ બે 16 bit ટાઈમર અથવા કાઉન્ટર્સ અને એક સીરીયલ ઈન્ટરફેસ હોય છે ઉપરોક્ત ગોઠવણી સાથેની ચિપ વિવિધ ઉત્પાદકોએ ડિઝાઇન કરી છે તેથી 8051 આવા માઇક્રોકન્ટ્રોલર માંથી એક છે તેથી તેમને સિંગલ ચિપ કમ્પ્યુટર તરીકે ગણી શકાય જો તમને યાદ હોય કે કોમ્પ્યુટર સિસ્ટમમાં આપણને પ્રોસેસર જેવા ઘટકોની જરૂર હોય છે જે CPU છે તો આપણને તેના માટે થોડી મેમરી ની જરૂર પણ હોય છે અને તે મેમરીમાંથી અમુક ભાગ પ્રોગ્રામને કબ્જામાં રાખે છે તેથી તેઓ બદલાશે નહીં તે ખોટો ભાગ હોઈ શકે છે પછી ત્યાં અમુક ભાગ હશે જ્યાં કેટલાક ડેટા સંગ્રહિત કરવામાં આવશે તેથી તે RAM નો ભાગ છે કારણ કે તેને વાંચવા લખવાની ઍક્સેસ ની જરૂર પડશે અને તે સિવાય કમ્પ્યુટર પ્રણાલીને બહારની દુનિયા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની જરૂર હોય છે તેથી તેમાં કેટલાક IO પોર્ટ હોવા જ જોઈએ તેથી ઉદાહરણ તરીકે 8085 માં પણ આપણે જોયું છે કે તમે કેટલાક IO ઉપકરણોના પોર્ટ ને ડેટા બસ લાઇન સાથે જોડી શકો છો અને તેને IO પોર્ટ તરીકે મેળવી શકો છો તેથી તે જ રીતે આપણી પાસે અહીં કેટલાક IO પોર્ટ અને બીજા કેટલાક મહત્વપૂર્ણ ઓપરેબલ ઘટક જેવા કે સીરીયલ કોમ્યુનિકેશન હોઈ શકે છે જે સિંગલ બીટ કોમ્યુનિકેશન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી સીરીયલ કોમ્યુનિકેશન ઉપયોગી છે અને જ્યારે તમે સિસ્ટમ ડિઝાઇન કરી રહ્યા હોવ ત્યારે ઘણી વખત આપણે જે કરવાની જરૂર હોય છે તેમાં ઘટનાઓને અમુક ચોક્કસ ક્ષણે બનવાની જરૂર હોય છે તેથી તે રીતે આપણને અમુક ચોક્કસ સમયની જરૂર હોય છે તેથી આપણે સૂચનાઓ નો ઉપયોગ કરીને અને તેના જેવા લૂપિંગ નો ઉપયોગ કરીને થોડો વિલંબ કરી શકીએ છીએ પરંતુ તે વિલંબ તમે સમજી શકો છો કે તમે ગ્રેન્યુલારિટી ના ખૂબ જ શુદ્ધ સ્તર પર જઈ શકતા નથી કારણ કે જો તમે સૌથી નાનું લેશો તો પણ NOP સૂચના જેવી સરળ શક્ય સૂચના માટે કહો કે તેને 1 સંપૂર્ણ મશીન ચક્રની જરૂર હોય છે તેથી 1 મશીન સાયકલ ફેચ સાયકલ fatch cycle જે 4 t સ્ટેટ છે અને તે માટે તમે તે પ્રોસેસરમાં 1 t સ્ટેટનો વિલંબ કરી શકતા નથી તેથી તે સમસ્યા છે તેથી તમારે પ્રોસેસર સાથે કનેક્ટ થવા માટે કેટલાક બાહ્ય ટાઈમર અથવા કાઉન્ટર ચિપની જરૂર હોય છે તેથી જો તમને ખરેખર અમુક ચોક્કસ સમય જોઈતો હોય તો સિસ્ટમની કામગીરી માટેની આ તે વસ્તુઓ છે જે આપણી પાસે હોવી જોઈએ હવે માઇક્રોકન્ટ્રોલર્સ માં જે થાય છે તે એ છે કે આ તમામ ઘટકોને એક જ ચિપ પર મૂકવામાં આવે છે તેથી તેના ફાયદા શું છે તેના ફાયદાઓ એ છે કે સૌ પ્રથમ એકંદર સિસ્ટમનું કદ નાનું બને છે તેથી બોર્ડ પર એક અલગ ચિપ લગાવવાને બદલે હવે એક જ ચિપમાં તમને આ બધા ઘટકો મળી ગયા છે તેથી સિસ્ટમનું એકંદર કદ નાનું બને છે બીજી મહત્વની બાબત એ ઝડપ વિશે છે જેમ કે જ્યારે તમે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર વિવિધ ઘટકો માઉન્ટ કર્યા હોય તો તેમની વચ્ચે જોડાણ તાંબાની લાઈન કોપર લાઈન copper line નું હોય છે કોપર લાઇન જોડાણો કારણ કે તે ચિપ માટે બાહ્ય હોય છે તેથી જો મારી પાસે કનેક્શન હોય તો તે ચિપ પર એટલે કે ચિપની અંદરની તુલનામાં ખૂબ ધીમું હશે તેથી તેની સરખામણીમાં આ ઓફ ચિપ કનેક્શન ધીમા થવા જઈ રહ્યા છે તેથી જો તમે ઝડપ વધારો શોધી રહ્યા હોવ તો તે વધુ સારું હોય છે કે આ તમામ ઘટકોને આપણે એક જ સિલિકોન ચિપ માં મૂકીએ અને માઇક્રોકન્ટ્રોલરમાં બરાબર તે જ થઈ રહ્યું હોય છે કે આ બધા ઘટકોને એક જ ચિપ પર મૂકવામાં આવે છે જો કે તમે સંસાધનોને ખૂબ મોટા મૂલ્યમાં મૂકી શકતા નથી અન્યથા ચિપનું કદ ખૂબ જ મુશ્કેલ થઈ જશે અને ચિપના ફૂટપ્રિન્ટ મોટા થઈ જશે તેથી 8051 ને 4 કિલોબાઈટ આંતરિક ROM મળ્યું છે જેનાથી તમે આ ROM પર અમુક પ્રોગ્રામ લોડ કરવા માટે આ 8051 ને પ્રોગ્રામ કરી શકો છો તેથી આંતરિક ROM પછી રેમ સ્પેસ ખરેખર નાની 128 બાઇટ્સ bytes છે અને આપણે જોઈશું કે તે વિવિધ રીતે મલ્ટિપ્લેક્સ્ડ છે અલબત્ત તમે બાહ્ય ROM અને RAM ચિપ્સને માઇક્રોકન્ટ્રોલર સાથે કનેક્ટ કરી શકો છો જેથી આપણે કુલ ઉપલબ્ધ મેમરીને વિસ્તારી શકીએ જેને આપણે જોઈશું પરંતુ આંતરિક રીતે તે એવું છે તેથી જો તમારી સિસ્ટમ ખૂબ જ સરળ હોય તો તે 4 કિલોબાઈટ આંતરિક ROM અને 128 બાઈટ RAM સાથે હોઈ શકે છે તેથી જો તમે ટ્રાફિક લાઇટ કંટ્રોલર નો અમલ કરી રહ્યાં હોવ તો ઉદાહરણ તરીકે આપણે આ સિસ્ટમને સમજી શકીએ છીએ તેથી શક્ય છે કે સિસ્ટમ ખૂબ જ સરળ હોય અને આપણે તેને એકલ 8051 માઇક્રોકંટ્રોલર સાથે કરી શકીએ છીએ તેના બદલે અલગ RAM અને ROM ચિપ્સ ઓનબોર્ડ અને ચાર 8 બીટ IO પોર્ટ આપવામાં આવ્યા છે તેથી તે મદદ કરે છે કે તે મોટી સંખ્યા છે તેથી 8 બીટ ગુણ્યા 4 એટલે કે કુલ 32 બીટ IO પ્રોસેસર જે કોઈપણ વધારાના હાર્ડવેર વગર સપોર્ટ કરી શકે છે પછી બે 16 બીટ ટાઈમર કાઉન્ટર હોય છે તેથી તમે અમુક ચોક્કસ સમયની ગણતરીઓ કરી શકો છો તેથી તમે સમયને નિયંત્રિત કરી શકો છો અને તમે બહારની ઘટનાઓને પણ ગણી શકો છો તેથી જો તમે કન્વેયર બેલ્ટ પર પસાર થતી વસ્તુઓની ગણતરી કરી રહ્યાં હોવ તો તેને કેવી રીતે ગણવું દરેક ઘટક અથવા દરેક વસ્તુને પસાર કરવાથી કાઉન્ટર પર પલ્સ મોકલવામાં આવે છે અને તે મુજબ કાઉન્ટર શોધી કાઢશે અને આપણે ગણતરી કરીશું કે આવી કેટલી વસ્તુઓ પસાર થઈ છે અને સીરીયલ ઇન્ટરફેસ જેમ કે અન્ય ઉપકરણો સાથે કેટલાક સીરીયલ કમ્યુનિકેશન કરવા માટે આ ઉપયોગી હોય છે જો તમે 8051 ના આંતરિક બ્લોક ડાયાગ્રામ માં જુઓ તો જેમ આપણે બસ માં કહ્યું હતું કે આ તે ઘટકો છે જે અટકી રહ્યા છે તેથી તમારી પાસે 4 કિલોબાઈટ ROM 128 બાઈટ્સ RAM છે IO પોર્ટ્સ 1 સીરીયલ પોર્ટ અને ત્યાં 2 ટાઇમર્સ ટાઈમર 1 અને ટાઈમર 2 છે અને આપણને આ બસ નિયંત્રણ મળ્યું છે તેથી બસ કંટ્રોલ કામગીરીને નિયંત્રિત કરશે અને પ્રોસેસિંગ યુનિટ છે તે પ્રોસેસિંગ કરશે જ્યારે આપણે માઈક્રોપ્રોસેસર્સ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે વાસ્તવમાં આપણે આ CPU વિશે માત્ર એમ માનીને ચર્ચા કરી હતી કે આ ROM RAM ટાઈમર્સ IO પોર્ટ્સ અને સીરીયલ કોમ્યુનિકેશનને પણ અમુકનો ભાગ બનાવવામાં આવ્યા હતા પરંતુ મોટાભાગના ઘટકો બહારના છે પરંતુ માઇક્રો કંટ્રોલરના કિસ્સામાં તે બધા એક સાથે છે તેથી આપણને આ CPU પછી ઇન્ટરપ્ટ કંટ્રોલ અને ઓસિલેટર મળ્યું છે જે ઘડિયાળ સિગ્નલ ને જનરેટ કરશે તેથી તે CPU ને નિયંત્રિત કરશે તેથી આ 8051 ની અન્ય વિશેષતાઓનો આંતરિક બ્લોક ડાયાગ્રામ છે જે આપણી પાસે 8051 માં છે અને તે એકમાત્ર ચિપ ઓસીલેટર પર છે તેથી ક્લોક જનરેશન માટે માત્ર 1 ઓસિલેટર છે અને 6 ઇન્ટરપ્ટ્સ સોર્સ છે તે બાહ્ય છે તેથી આપણને આ બાહ્ય વિક્ષેપ મળ્યો છે ત્યાં 2 બાહ્ય વિક્ષેપો છે અને તે રીસેટ સીરીયલ ઇનપુટ આઉટપુટ અને ટાઈમર ના સંદર્ભમાં 3 આંતરિક વિક્ષેપો છે તેથી 2 ટાઈમર 1 સીરીયલ ઇનપુટ આઉટપુટ અને રીસેટ છે તેથી આ 6 વિક્ષેપિત સ્ત્રોતો છે જે આપણી પાસે છે અને પછી આપણને 64 કિલોબાઈટ બાહ્ય કોડ જગ્યા મળી છે તે પ્રોગ્રામ મેમરી માટે છે તેથી આંતરિક રીતે આપણી પાસે 4 કિલોબાઈટ છે જો તમે બાહ્ય મેમરીને કનેક્ટ કરી રહ્યાં છો તો તમે ડેટા મેમરી ભાગ માટે 64 કિલોબાઈટ એક્સટર્નલ સ્પેસ એક્સટર્નલ ROM સુધી જઈ શકો છો તેથી તે ફરીથી 64 કિલોબાઇટ બાહ્ય ડેટા મેમરી છે તેથી કોડ મેમરી અને ડેટા મેમરીને જો તમે તેને અલગથી લો તો તે 64 વત્તા 64 એટલે કે કુલ 128 કિલોબાઈટ મેમરી હોય છે જે તમે 8051 સિસ્ટમ સાથે કનેક્ટ કરી શકો છો અને તેમાંથી અડધી પ્રોગ્રામ મેમરી હશે અને અડધી ડેટા મેમરી હશે ઘણી વખત આપણે શું કરીએ છીએ કે આપણે આ કોડ અને ડેટા મેમરીને એકસાથે મર્જ કરીએ છીએ અને આપણને એક્સટર્નલ મેમરી તરીકે માત્ર 64 કિલોબાઈટ મળે છે તેથી જે ડેટા મેમરી અને પ્રોગ્રામ મેમરી બંને તરીકે ગોઠવી શકાય છે અને જે ઘણી એપ્લિકેશન્સમાં ઉપયોગી થઈ શકે છે હવે જ્યારે તમે આ એક્સટર્નલ મેમરીનો એટલે કે એક્સટર્નલ કોડ મેમરીનો ઉપયોગ કરી રહ્યા હોવ તો ત્યાં એક સ્ટ્રોબ હોય છે જે પ્રોગ્રામ સ્ટોર અનેબલ અથવા PSEN તરીકે ઓળખાય છે આ ચોક્કસ બીટ બીજી બાજુ ડેટા મેમરી એક્સેસ માટે રીડ ઓપરેશનને નિયંત્રિત કરશે આપણને આ રીડ અને રાઈટ કરવા મળ્યું છે સામાન્ય પ્રક્રિયા અથવા 8085ના કિસ્સામાં આપણે જોયું છે કે જ્યારે પણ આપણે મેમરીની બહાર એક્સેસ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે રીડ અને નિયંત્રણ રીડ અને રાઈટ નિયંત્રણો હતા તેથી ROM એક્સેસ માટે માત્ર રીડ લાઇન ROM ના રીડ સાથે જોડાયેલ હોવી જોઈએ RAM એક્સેસ માટે રીડ અને રાઈટ લાઈનો RAM ની રીડ અને રાઈટ પીન સાથે જોડાયેલી હોવી જોઈએ પરંતુ 8051 ના કિસ્સામાં પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી સંપૂર્ણપણે અલગ છે તેથી પ્રોગ્રામ મેમરી આ PSEN સિગ્નલ દ્વારા નિયંત્રિત થાય છે જ્યારે ડેટા મેમરી રીડ અને રાઈટ ના સંકેત દ્વારા નિયંત્રિત થાય છે જ્યારે 8051 એક્સેસ કરી રહ્યું છે ત્યારે પ્રોગ્રામ કોડ એક્સેસ કરી રહ્યો છે તેથી તે આ રીડ અને રાઈટ ના સંકેતને સક્રિય કરશે નહીં આપણે આપણી ડિઝાઇનમાં સાવચેત રહેવાની જરૂર હોય છે કારણ કે તે આપેલ સ્ટ્રોબ દ્વારા રીડ એક્સેસ અથવા ડેટા એક્સેસ કરતી વખતે આ પ્રોગ્રામ સ્ટોર અનેબલ લાઇન પર હશે જ્યારે બીજી બાજુ તે ફક્ત વાંચવા અને લખવાની લાઇનોને સક્રિય કરશે નહીં કે PSEN લાઇનને તે રીતે આપણે સાવચેત રહેવું પડશે અને આ કોડ મેમરી આ બાહ્ય ઍક્સેસ દ્વારા પસંદ કરી શકાય છે તો આપણે કહ્યું તેમ 4 કિલોબાઈટ એ એક્સટર્નલ મેમરી છે તેથી કોઈપણ સમયે તમે કહી શકો છો કે તમે બાહ્ય મેમરી અથવા આંતરિક મેમરીને ઍક્સેસ કરવા માંગો છો તેથી તે રીતે તમારી પાસે આ બાહ્ય ઍક્સેસ હોઈ શકે છે ત્યાં એક પિન છે જે તમે કન્ફિગ્યુર કરી શકો છો અને તમે તેને 0 અથવા 1 પર સેટ કરી શકો છો તે મુજબ તમે સૂચના આપો છો તે કોડ એક્સેસ માટે આંતરિક મેમરી અથવા બાહ્ય મેમરીને ઍક્સેસ કરશે અને જેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે આપણી પાસે ડેટા અને કોડ બંને તરીકે બાહ્ય મેમરી હોઈ શકે છે જે શક્ય છે તો આ 8051 અચાનક શા માટે આવી ગયું તો આ નવી પ્રકારની સિસ્ટમને કારણે આવ્યું છે જે આપણી પાસે છે તે એમ્બેડેડ સિસ્ટમ્સ તરીકે ઓળખાય છે તેથી એમ્બેડેડ સિસ્ટમ એ મુખ્ય સિસ્ટમ સાથે નજીકથી સંકલિત છે અને એવું બની શકે છે કે એકંદર સિસ્ટમમાં આ એમ્બેડેડ સિસ્ટમ નો એક ભાગ છે ઉદાહરણ તરીકે વૉશિંગ મશીન વોશિંગ મશીનમાં ઇન્ટરફેસ છે જે બહારની દુનિયા માટે છે આમ તે આપણને બટનો નો સમૂહ દેખાય છે પરંતુ આંતરિક રીતે એવી ગણતરીઓ હોય છે જેમ કે ડ્રમ ને કેટલા વળાંક ફેરવવામાં આવશે તાપમાન શું હશે અને તે પાણીનું સ્તર શું હશે તેને સમજશે વગેરે તે બધું એમ્બેડેડ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે અથવા જ્યારે તમે કાર ચલાવતા હોવ ત્યારે ઘણા પ્રોસેસર્સ હોય છે જે સ્ટીયરિંગ ફ્યુઅલ ઈન્જેક્શન એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એરબેગ્સ પાવર વિન્ડોઝ અને આ એરબેગ્સ થી શરૂ કરીને તમામ વિવિધ કામગીરીને નિયંત્રિત કરે છે અને તે બધા પ્રોસેસર્સ હોય છે કે જે આ ગણતરીઓ કરી રહ્યા હોય છે પરંતુ વપરાશકર્તાના દૃષ્ટિકોણથી આપણે તે પ્રોસેસરો જોતા નથી આપણે ફક્ત એકંદર સિસ્ટમ જોઈએ છીએ આ એમ્બેડેડ સિસ્ટમના ઉદાહરણો છે આ પ્રોસેસર્સ તેઓ જે સિસ્ટમમાં મૂકવામાં આવે છે તેની સાથે તેઓ સંપર્ક કરી રહ્યા હોય છે તેવા વાતાવરણ સાથે સીધો સંપર્ક કરી શકતા નથી હોતા તેથી તે એક મોટી સિસ્ટમનો એક ભાગ છે તેથી તે મોટી સિસ્ટમ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે લાક્ષણિક ઉદાહરણ એ કાર ઇગ્નીશન નિયંત્રણ છે આપણે પહેલેથી જ કહ્યું છે કે કારમાં આવા ઘણા પ્રોસેસર છે જે આપણને કાર ચલાવવામાં મદદ કરે છે અને તે નિયંત્રણ છે તેથી એમ્બેડેડ ઉત્પાદન એક કાર્ય કરવા માટે માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરે છે તેથી જ્યારે તમે કાર ચલાવતા હોવ ત્યારે કાર્ય નિશ્ચિત હોય છે આ પ્રોસેસરોને જે કામગીરી કરવાની જરૂર છે તે નિશ્ચિત હોય છે તેથી કારના પ્રોસેસર પર હું એવો પ્રોગ્રામ ચલાવવાનો પ્રયાસ નહીં કરું જેમાં તમને વર્ગાત્મક સમીકરણ ના મૂળ મળશે તેથી આપણે તે કરીશું નહીં પરંતુ પ્રોસેસર અન્ય વસ્તુઓ કરી રહ્યું હોય છે જેમ કે આ ફ્યુઅલ ઇન્જેક્શન સ્ટીયરિંગ કંટ્રોલ અને તે બધું છે તેથી તે કરવામાં આવી રહ્યું હોય છે તેથી તેઓ એક સમયે માત્ર એક જ કાર્ય કરી રહ્યા હોય છે તેથી જો તમે માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો જેમ કે મેં કહ્યું કે સિસ્ટમનું કદ મોટું થઈ શકે છે તેથી પરિણામે આપણે માઇક્રોકન્ટ્રોલર મૂકીએ છીએ અને કારણ કે આપણે માઇક્રોકન્ટ્રોલર આધારિત સિસ્ટમ અથવા એમ્બેડેડ સિસ્ટમ પર ફક્ત એક જ એપ્લિકેશન અથવા એપ્લિકેશનનો માત્ર એક નાનો સમૂહ કરી રહ્યા છીએ તેથી આપણે એવા પ્રોગ્રામ્સ જાણીએ છીએ કે જેને આપણે એક્ઝીક્યુટ કરવાની જરૂર હોય છે તેથી આપણે તે પ્રોગ્રામ્સને સીધા ROM પર બર્ન કરી શકીએ છીએ આપણી સામાન્ય સિસ્ટમથી વિપરીત જ્યાં વિવિધ વપરાશકર્તાઓ વિવિધ પ્રોગ્રામ્સ સાથે આવી શકે છે ત્યાં આપણે તે પ્રોગ્રામ્સને RAM પર લોડ કરવાની જરૂર હોય છે અને ત્યાંથી આપણે એક્ઝિક્યુટ કરવાની જરૂર હોય છે પરંતુ એમ્બેડેડ એપ્લિકેશન માટે પ્રોગ્રામ્સ નિશ્ચિત છે તેથી આપણે ફક્ત તે પ્રોગ્રામ્સને ROM પર બર્ન કરી શકીએ છીએ જેથી કરીને આ પ્રોગ્રામ્સ ફક્ત તે જ પ્રોગ્રામ્સ પ્રોસેસર દ્વારા ચલાવવામાં આવશે તેથી તે મુખ્ય બાબત છે કે જ્યાં આ 8051 એ કીબોર્ડ પ્રિન્ટર વિડિયો ગેમ પ્લેયર MP3 મ્યુઝિક પ્લેયર્સ જેવી એમ્બેડેડ સિસ્ટમ ના લાક્ષણિક ઉદાહરણો તરીકે તે ઉપયોગી હોઈ શકે છે તેથી એમ્બેડેડ મોનિટર મોબાઇલ ફોન કેમેરા ઓટોમોટિવ નિયંત્રણ આ બધા એમ્બેડેડ સિસ્ટમના અલગ ઉદાહરણો છે તેથી આ પ્રોસેસર્સને તેમાં લગાવ્યા હોય છે હવે તમે માઇક્રોકંટ્રોલર કેવી રીતે પસંદ કરશો કારણ કે મેં કહ્યું છે કે બજારમાં ઘણા માઇક્રોકંટ્રોલર ઉપલબ્ધ છે હકીકતમાં 8051 પણ ઘણા વેરિયન્ટ્સ માં ઉપલબ્ધ છે તેથી આપણને 8031 મળ્યું છે આપણને તેના જેવા 8052 મળ્યા છે અને તેમની ક્ષમતાઓ અલગ અલગ છે જેમ કે 8031 પાસે કોઈ આંતરિક ROM નહીં હોય અને 8052 પાસે 1 વધુ ટાઈમર હશે તેથી આ રીતે સુવિધાઓ બદલાશે તેથી તમે અહીં કયું પસંદ કરશો તેથી માઇક્રોકંટ્રોલર પસંદ કરવાના માપદંડ માટે સૌ પ્રથમ કાર્યની કમ્પ્યુટિંગ જરૂરિયાતોને અસરકારક રીતે પુરી કરવી જોઈએ અને ખર્ચ અસરકારક રીતે કરવો જોઈએ તેથી તેની ઝડપ RAM ની માત્રા સાથે મેળ ખાતી હોવી જોઈએ અને પ્રોસેસરની ઝડપ મારી જરૂરિયાત સાથે મેળ ખાતી હોવી જોઈએ કારણ કે મોટાભાગે આ એમ્બેડેડ એપ્લિકેશનો જે આપણી પાસે હોય છે તે રીયલ ટાઇમ હોય છે તેથી કાર્ય અમુક નિશ્ચિત સમયની અંદર પૂર્ણ કરવાનું રહેશે જો પ્રોસેસર ધીમું હોય તો વાજબી સમયની અંદર કાર્ય પૂર્ણ કરી શકશે નહીં તેથી પ્રોસેસરની સ્પીડ એક પેરામીટર છે પછી સિસ્ટમમાં આપણી પાસે ROM અને RAM છે અને જો ROM નાની હોય અને મારી એપ્લીકેશનમાં પ્રોગ્રામનું કદ મોટું હોય તો મારે એક્સટર્નલ મેમરીને ચિપ સાથે કનેક્ટ કરવાની જરૂર પડશે અને તે રીતે ફૂટપ્રિન્ટ આગળ જશે જો આપણે માઇક્રોકન્ટ્રોલરના ઉચ્ચ ફેમીલી માં જઈએ તો સંભવતઃ મારો પ્રોગ્રામ ત્યાં ઉપલબ્ધ ROM માં ફિટ થઈ જશે અને તે કાર્યને માઇક્રોકન્ટ્રોલરમાં જ હોલ્ડ કરી શકશે અને RAM પણ તે પ્રમાણે આપણને કેટલોક ડેટા સંગ્રહિત કરવાની જરૂર હોય છે અને મૂળભૂત રીતે અસ્થાયી ડેટા હોય છે કે જે આપણી પાસે હોય છે તેથી ત્યાં કેટલાક કામચલાઉ ડેટાને આપણે સંગ્રહિત કરવાની જરૂર હોય છે ઉદાહરણ તરીકે 8051 ને માત્ર 128 બાઇટ્સ RAM એટલે કે આંતરિક RAM મળી છે તેથી જો તમને વધુ RAM જગ્યાની જરૂર હોય તો તમારે બાહ્ય RAM ચિપને કનેક્ટ કરવી પડશે તો શું તમે તે કરશો તેથી જો આપણે એ શોધીએ કે તેના આગામી ઉચ્ચ કુટુંબ માં જવું છે તો હું વેરીએબલ્સ ની RAM સ્પેસ ની વ્યવસ્થા કરી શકું છું અને તે પછી કદાચ સારું પણ હોય છે IO પોર્ટ ની સંખ્યા જેમ કે આપણી પાસે 8051 છે તેમાં તે 32 IO બિટ્સ 4 IO પોર્ટ હોય છે અને જો તે પર્યાપ્ત હોય તો તે હોય છે અને જો તે ન હોય તો આપણે આપણી પાસેના ટાઈમરની સંખ્યા કરતાં વધુ ઊંચાઈ પર જવું પડશે તેથી દરેક ટાઈમર એક ઓપરેશનને નિયંત્રિત કરવા માટે સમર્પિત હોઈ શકે છે તેથી જો તમને 2 થી વધુ ઑપરેશન માટે ચોક્કસ સમયની જરૂર હોય અને જો તે સંભવતઃ સમાંતર હોય તો સંભવતઃ આપણે સિસ્ટમના કદમાં 8051 માટે જઈ શકતા નથી અને તેમાં પાવર વપરાશ વધુ થાય છે તેથી તે બધા માઇક્રોકન્ટ્રોલરની પસંદગીમાં ફાળો આપશે બીજી મહત્વની બાબત અપગ્રેડેશન છે આજે આપણે કેટલાક માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આવતીકાલે આપણે આપણી સિસ્ટમમાં આગળના ઉચ્ચ માઇક્રોકન્ટ્રોલર પર જઈ શકીએ છીએ અને પરિણામે સિસ્ટમની કામગીરીમાં વધારો થશે પરંતુ તે જ સમયે હું હાર્ડવેરને બદલવા માંગતો નથી જે આપણી પાસે છે જ તેથી પિન કન્ફિગ્યુરેશન અને સોફ્ટવેર સુસંગતતા ત્યાં હોવા જોઈએ તેથી તેને અપગ્રેડ કરવું સરળ હોવું જોઈએ અને યુનિટ દીઠ કિંમત સરળ હોવી જોઈએ તેથી જ્યારે તમે માઇક્રોકન્ટ્રોલર પર આધારિત સિસ્ટમ બનાવી હોય ત્યારે દરેક માઇક્રોકન્ટ્રોલર યુનિટની કિંમત ચિત્રમાં આવશે તેથી જો યુનિટ દીઠ કિંમત ઓછી ન હોય તો સિસ્ટમની કિંમત જે માઇક્રોકન્ટ્રોલરની કિંમત પર પ્રભુત્વ મેળવી શકે છે તેથી આપણે સાવચેત રહેવાની જરૂર હોય છે બીજી મહત્વની બાબત જે આપણી પાસે છે તે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ્સ ની ઉપલબ્ધતા છે હવે કારણ કે મેં થોડા સમય પહેલા કહ્યું હતું કે તમે ઘણા માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ વિશે કદાચ શીખી શકતા નથી તેથી એ ઇચ્છનીય છે કે આપણે આપણો પ્રોગ્રામ એટલે કે કંટ્રોલ પ્રોગ્રામ અમુક ઉચ્ચ સ્તરીય ભાષામાં લખી શકીએ જેમ કે C અને પછી ત્યાં કમ્પાઈલર હોવું જોઈએ કે જે આ C કોડ ને પ્રોસેસરના મશીન કોડ માં અનુવાદિત કરશે તેથી આ એસેમ્બલર્સ ડીબગર્સ કમ્પાઇલર્સ ઇમ્યુલેટર સિમ્યુલેટર ટેક્નિકલ સપોર્ટ આ બધા માઇક્રોકન્ટ્રોલર માટે ઉપલબ્ધ હોવા જોઈએ અને માઇક્રોકન્ટ્રોલર માટે આ વિશ્વસનીય સ્ત્રોત હોય છે તેથી તમારી પાસે આની સરળતાથી ઉપલબ્ધતા હોવી જોઈએ જે તમે કહી શકો અને તે મોટી માત્રામાં ઉપલબ્ધ હોવા જોઈએ તેથી આ માપદંડો છે જે આપણને માઇક્રોકન્ટ્રોલર પસંદ કરવા માટે માર્ગદર્શન આપશે તેથી જેમ તમે જોઈ શકો છો કે આમાંના કેટલાક નિર્ણયો એ ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત હોય છે કે આપણી પાસે કેટલી ઝડપની ROM RAM વગેરે હોય છે પરંતુ તેમાંથી ઘણા આર્થિક પણ હોય છે જેમ કે ઉપલબ્ધતા અને તમારી પાસે વિશ્વસનીય સ્ત્રોતો અને એ બધું હોય છે તેથી તેઓ ત્યાં નથી હોતા અને તે જ રીતે તે ડેવલપમેન્ટ પ્લેટફોર્મ પણ નથી હોતું તેથી તેઓ ફરીથી મૂળભૂત હાર્ડવેર નો ભાગ નથી હોતા તેથી તે વધારાની વસ્તુઓ હોય છે જે વિક્રેતા દ્વારા ઉત્પાદનને પ્રમોટ કરવા માટે કરવામાં આવે છે અને તેથી ડેવલોપર્સ તે પ્લેટફોર્મ નો ઉપયોગ તે ઉત્પાદન પર પ્રોડક્ટ ડેવલપ કરવા અથવા એપ્લિકેશન ડેવલપ કરવા માટે કરી શકે છે તેથી તે રીતે તમે જોશો કે ઘણા નિર્ણયો લેવામાં નથી આવતા નથી અને તે ફક્ત પ્રોસેસરની ગુણવત્તા પર આધારિત હોય છે પરંતુ તેઓ અન્ય વસ્તુઓની ગુણવત્તા પર પણ આધારિત હોય છે જો તમે આ 8051 ફેમીલી માં જુઓ તો આ ROM ના પ્રકાર છે અને 8031 પાસે કોઈ ROM નથી 8051 8052 8751 8752 તે 8051 ફેમીલી છે અને તેમને માસ્ક ROM 8751 મળ્યો છે અને તેમને EPROM મળ્યો છે તેથી તેઓ ઇલેક્ટ્રિકલી પ્રોગ્રામેબલ ROM છે અને તેથી 8 9 શ્રેણીમાં ફ્લેશ EEPROM મળ્યું તેથી 8 9 શ્રેણી મળી છે ઘણા પ્રોસેસરો અને તેમની પાસે EEPROM ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી હોય છે તેથી આ કેટલાક ઉદાહરણો છે જે તમે જુઓ છો આ પ્રથમ 2 શબ્દો ઉત્પાદકને જણાવશે AT એટલે ATMEL C એટલે કે CMOS ટેક્નોલોજી અને LV એ લો પાવર વર્ઝન છે તેથી સપ્લાય વોલ્ટેજ 0 30 વોલ્ટ છે જે ઓછું છે જ્યારે સામાન્ય પ્રોસેસર સપ્લાય વોલ્ટેજ 5 વોલ્ટ હશે તેથી આ રીતે પ્રોસેસરની આ 8051 શ્રેણીના ઘણા વિક્રેતાઓ છે અને તે મુજબ તમે શોધી શકો છો અને તમે ત્યાં શ્રેણી નંબર જોઈ શકો છો જો તમે આ ફેમિલી ના સભ્યોની તુલના કરવાનો પ્રયાસ કરો તો આ આપણે ફક્ત 8 9 શ્રેણીની તુલના કરી રહ્યા છીએ તેથી 8951 જે મૂળભૂત રીતે માત્ર 8051 છે તેથી તે 4 કિલોબાઈટ ROM 128 બાઈટ RAM 2 ટાઈમર 6 ઈન્ટરપ્ટ સોર્સ અને 32 IO પિન છે 8952 અથવા 8052 તેને 8 કિલોબાઈટ ROM 256 બાઈટ્સ RAM મળી છે તેથી તમે જુઓ છો કે ROM અને RAM બમણી થઈ ગઈ છે અને પછી ટાઈમર પણ 1 છે વધુ વિક્ષેપ સ્ત્રોતો પણ 2 વધુ છે અને IO પિન સમાન રહે છે 8953 જેથી તેમાં ROM નું કદ વધુ વધી રહ્યું છે તેથી તમે જુઓ કે આપણી પાસે ઘણી પસંદગીઓ છે તેથી આપણી પાસે જે એપ્લિકેશન છે તેના આધારે આપણે પ્રોસેસરના વધારાના ઉચ્ચ ફેમીલી માટે જઈ શકીએ છીએ અને આ એક 891051 અને 892051 છે તેથી તેમને વૉચડોગ ટાઈમર જેવી કેટલીક વધારાની વસ્તુઓ મળી છે તેથી જ્યારે તમારી પાસે કાર્યો માટે અમુક સમયમર્યાદા હોય ત્યારે તે ઉપયોગી થાય છે અને તમે જયારે એ શોધવા માંગો છો કે કયું કાર્ય ચૂકી ગયા છો અને શું તમે તેની સમયમર્યાદા ચુકી ગયા કે નહીં તે શોધવા માટે ઉપયોગી થાય છે તેથી તે પ્રકારની એપ્લિકેશનો માટે આપણને આ વોચડોગ ટાઈમરની જરૂર પડે છે તેથી પછી એનાલોગ કમ્પેરેટર એનાલોગ વોલ્ટેજ કમ્પેરેટર ઈન સિસ્ટમ પ્રોગ્રામેબલ અને કે જ્યારે સિસ્ટમ ઓપરેટ થતી હોય ત્યારે તમે પ્રોગ્રામ બદલી શકો છો તેથી તે શ્રેણી ACS તરીકે ચિહ્નિત કરેલ છે તેથી તેમને આ સુવિધાઓ મળી છે તેથી સ્વાભાવિક રીતે જ બીટા પ્રોસેસર્સ માં આપણને વધુ સારી સુવિધા મળી છે પરંતુ તેને કારણે સિસ્ટમની કિંમત પણ વધશે આ એકંદર રેખાકૃતિ છે જે આપણી પાસે છે તેથી આપણે તેને વિભાગો દ્વારા સમજાવીશું તેથી સ્કેમેટિક માં આ પ્રોસેસર નો સારો દેખાવ છે તમે જોઈ શકો છો કે મેં કહ્યું છે કે ત્યાં 4 પોર્ટ છે તેથી આ P0 P1 P2 અને P3 છે તો આ 4 પોર્ટ છે જે આપણી પાસે છે અને તે બધા 8 બીટ પોર્ટ છે તો આપણને આ RST મળ્યું છે જે રીસેટ છે અને પછી EA બાર એ એક્સટર્નલ એક્સેસ છે તેથી તેઓ ખરેખર આ RST અને EA બાર છે તેથી તેઓ ચિપ પર આવી રહ્યા છે તો ચિપમાં તેમનું ઇનપુટ અહીં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું નથી તેથી આ EA બાર માં જો આ રેખા 0 કરવામાં આવે તેનો અર્થ એ કે સિસ્ટમ ડિઝાઇનર ઇચ્છે છે કે 8051 એ એક્સટર્નલ મેમરી માંથી કોડ સ્પેસ નો ઉપયોગ કરવો જોઈએ અને તે એક્સટર્નલ મેમરી એટલે કે એક્સટર્નલ ROM માંથી કોડ લેવા જોઈએ અને સામાન્ય કામગીરી માટે આપણે આ EA બાર P ને 1 માં કહેવું જોઈએ તેથી જો આ પિન 8051 કરતા ઊંચો બનાવવામાં આવે છે અને જ્યારે તે કોડ એક્સેસ કરી રહ્યો છે ત્યારે તે આંતરિક RAM આંતરિક ROM નો ઉપયોગ કરશે અને આપણને આ મળ્યું છે તેથી આમાંની ઘણી પિન કે જે મલ્ટિપ્લેક્સ્ડ હોય છે જેમ કે તમે જુઓ છો કે આ P0 એટલે કે પોર્ટ 0 આ પિન નંબર 32 થી 39 પર છે તેથી તેઓ પોર્ટ પિન તેમજ મલ્ટિપ્લેક્સ્ડ એડ્રેસ ડેટા બસ 80 થી 87 સુધી કામ કરે છે તો અહીં પણ 8085 ની જેમ બસ મલ્ટિપ્લેક્સ છે તેથી તમને આ લોઅર ઓર્ડર એડ્રેસ બસ અને ડેટા બસ મલ્ટિપ્લેક્સ્ડ 80 થી 87 મળી છે પછી જો તમે પોર્ટ 2 માં જુઓ તો અહીં પણ તમે જોશો કે તે પિન છે એ મલ્ટિફંક્શનલ પિન છે અને જો તેઓ કરી શકે તો તેઓ IO પિન તેમજ ઉચ્ચ ઓર્ડર એડ્રેસ બસ તરીકે કાર્ય કરશે તેથી જો તમે કેટલીક બાહ્ય મેમરીને કનેક્ટ કરી રહ્યાં છો તો આ 8 આ તમામ પિન 21 થી 28 અને 20 20 32 થી 39 તેઓનો ઉપયોગ બાહ્ય ડેટા બસ એટલે કે બાહ્ય સરનામું અને ડેટા બસ દ્વારા કરવામાં આવશે તેથી તમે IO ઓપરેશન પછી IO ઉપકરણ માટે તે પોર્ટનો ઉપયોગ કરી શકતા નથી તેવી જ રીતે જો તમે આ પોર્ટ 3 માં જોશો તો તમે જોશો કે આ પિન પણ મલ્ટિપ્લેક્સ્ડ છે જે પિન નંબર 3 અને પિન નંબર 17 છે તે પોર્ટ P3 ના બીટ 7 તેમજ રીડ બાર સિગ્નલ તરીકે કામ કરે છે તેથી જ્યારે તમે એક્સટર્નલ મેમરીને કનેક્ટ કરી રહ્યાં હોવ તો આ રીડ બાર અને રાઈટ બાર લાઈનો જરૂરી હોય છે અને પછી તમે આ પોર્ટ 3 નો ઉપયોગ પોર્ટ બિટ્સ તરીકે એક્સેસ કરવા માટેના પોર્ટ તરીકે કરી શકતા નથી તેથી આ બધા ત્યાં હોય છે અને તે જ રીતે આ 3 0 નો ઉપયોગ ડેટા મેળવવા માટે થાય છે અને 3 1 નો ઉપયોગ ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે થાય છે તેથી આ સીરીયલ કોમ્યુનિકેશન માટે છે જેમ કે આપણને SID અને SOD મળ્યા છે 8085 ના કિસ્સામાં આપણને TXD અને RXD મળ્યા છે તો આ 2 ઇન્ટરપ્ટ્સ છે જે આપણી પાસે int 0 અને int 1 ની બહાર છે પછી આ T0 અને T1 છે તે ટાઈમરના કાઉન્ટર ઓપરેશન માટે છે અને પછી આ ALE એ જ છે જે આપણી પાસે 8085 અને PSEN બારમાં છે તેથી આ એક્સટર્નલ મેમરી એક્સેસ માટે છે જે તમે આપી શકો છો અને તમે ROM ના રીડ બાર પિન સાથે કનેક્ટ કરી શકો છો અને પછી આપણને ક્રિસ્ટલ્સ મળ્યા છે